આ ADC ની કામગીરી માટે આપણે ટાઈમીંગ ડાયાગ્રામ જોઇએ તે સ્વયંસ્પષ્ટ છે તો આ CS લાઇન શરૂઆતમાં 0 છે CS લાઇન શરૂઆતમાં હાય હોય છે અને થોડા સમય પછી તે લો થઈ જાય છે તો ADC ના ઓપરેશન માટે આ હાય ટૂ લો ટ્રાન્ઝીશન થવું જોઈએ પછી આપણે આ રાઈટ લાઈન પર પલ્સ આપીએ છીએ તે હાય ટૂ લો ટ્રાન્ઝીશન કરે છે તો આ ટ્રાન્ઝીશનમાં આ સમયે એનાલોગ મૂલ્ય ગમે તે હોય તેનું સેમ્પલ લેવામાં આવશે અને તે કન્વર્ઝન માટે લેવામાં આવશે અને પછી તે કન્વર્ઝન કરશે જ્યારે કન્વર્ઝન સમાપ્ત થાય ત્યારે આ ઈન્ટરપ્ટ લાઈન હાય ટૂ લો ટ્રાન્ઝીશન કરે છે તો આ રીતે કન્વર્ઝન પૂર્ણ થાય પછી પ્રોસેસર આ રીડ બાર લાઈન આપે છે તે હાય ટૂ લો ટ્રાન્ઝીશન કરે છે તો આ રીડ બાર લાઇન અહીં આપવામાં આવી છે પછી ડેટાબસ પર ડેટા ઉપલબ્ધ થશે જેથી તેને તે રીડ કરી શકે આપણે રાઈટ બાર લાઇન્સને પલ્સ આપવું પડે તમે જોઈ શકો છો કે કન્વર્ઝન શરૂ કરવા માટે લો ટૂ હાય ટ્રાન્ઝીશન જરૂરી છે તો કન્વર્ઝન સ્ટાર્ટ પોઈન્ટ અહીં નથી કન્વર્ઝન સ્ટાર્ટ પોઈન્ટ આ છે તો આ પોઇન્ટથી કન્વર્ઝન શરૂ થશે અહીં આ લાઇન પર લો ટૂ હાય ટ્રાન્ઝીશન છે તો આગળ આપણે બીજા ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા કન્વર્ટર પર ધ્યાન આપીશું જે ડિજીટલ ટૂ એનાલોગ કન્વર્ટર તરીકે ઓળખાય છે તો અત્યાર સુધી આપણે આ એનાલોગ ટુ ડીજીટલ કન્વર્ટર જોયું તો તે એનાલોગ ડેટાને ડિજીટલમાં રૂપાંતર કરવા માટે તેઓ ઉપયોગી છે તો મૂળભૂત રીતે તે ઇન્ટરફેસના ઇનપુટ ભાગ તરીકે કામ કરે છે કેટલીકવાર આપણે અમુક પ્રકારના આઉટપુટ ડિવાઇસને નિયંત્રિત કરવા માંગીએ છીએ ઉદાહરણ તરીકે જો તમે કોઈ પંખાની સ્પીડને નિયંત્રિત કરવા માંગતા હોવ તો જો તમે તે ડિજીટલી કરવા માંગતા હોવ તો માઇક્રોકન્ટ્રોલર અથવા માઇક્રોપ્રોસેસરથી તે અમુક ડિજીટલ વેલ્યુ પ્રોડ્યુસ કરી શકે છે અને તે ડિજીટલ વેલ્યુ વાસ્તવમાં કેટલાક વોલ્ટેજને અનુરૂપ હોય છે જે તેના રોટેશન માટે પંખાને મળવી જોઈએ તો આ રીતે આપણે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ જેના દ્વારા આ ડિજીટલ સિગ્નલ તેને અનુરૂપ એનાલોગ મૂલ્યમાં રૂપાંતરિત થઇ શકે જેથી તેનો એનાલોગ વિશ્વ માટે ઉપયોગ કરી શકાય તો આ DAC એટલે કે ડિજીટલ ટૂ એનાલોગ કન્વર્ટર છે તેઓ ડિજીટલ પલ્સીસને એનાલોગ સિગ્નલ્સમાં રૂપાંતરિત કરે છે અને DAC નું રીઝોલ્યુશન એ બાઈનરી ઇનપુટ્સની કુલ સંખ્યાનું ફંક્શન છે તો 8 બીટ DAC માટે રિઝોલ્યુશન 128 ને સમાન હશે તો રિઝોલ્યુશન 128 હશે તો આપણે આપણી ચર્ચામાં ઉદાહરણ તરીકે DAC0808 લઈશું તો તેમાં D0 થી D7 ઇનપુટ પર બાઈનરી નંબર્સ છે અને તે રેફરેન્સ કરંટ Iref માં રૂપાંતરીત થશે અને Iout એ Iref ના રેફરેન્સમાં આ મુજબ છે તો આ બિટ્સ D0 થી D7 ના સેટીંગ ના આધારે આપણે સમજી શકીએ છીએ કે આપણને અલગ કરંટ મળશે જેમ કે જો આ બધા બિટ્સ 1 ના બરાબર હોય તો તમને Iref ની નજીક કરંટ મળશે તે 255 256 મળશે તો Iref ની આ વેલ્યુ 1 ની ઘણી નજીક છે બીજી બાજુ જો આ તમામ બિટ્સ 0 હોય તો Iout એ 0 ની બરાબર થશે અને કરંટ માટે D0 થી D7 ની કેટલીક વચ્ચેની કિંમતો વચ્ચેનું આઉટપુટ આપે છે અને જ્યારે તમે વોલ્ટેજમાં કન્વર્ટ કરો છો ત્યારે તમે અનુરૂપ ડિજીટલ વોલ્ટેજીસ મેળવશો તો આ સ્ટ્રક્ચર દ્વારા આ કરવામાં આવે છે તો આપણી પાસે આ DAC0808 છે તેમાં ડિજીટલ ઇનપુટ્સ છે રીડ અને રાઇટ લાઇન્સ છે અને આપણી પાસે આ પોર્ટ્સ P1 0 થી P1 7 છે તો ત્યાં આવી થીમ્સ છે જેના દ્વારા તમે આ DAC માટે ડેટા બિટ્સ ફીડ કરી રહ્યાં છો અહીં આઉટપુટ એ કરંટ તરીકે મળે છે તેથી તે કરંટને વોલ્ટેજમાં રૂપાંતરીત કરવું પડશે તો તે કન્વર્ઝન આ ઓપ એમ્પ સર્કિટરી દ્વારા કરવામાં આવે છે તો આ કરંટનો 5K મૂલ્યના રેઝીઝટન્સ સાથે ગુણાકાર કરવામાં આવશે તો તમને અહીં વોલ્ટેજની વેલ્યુ મળશે અને તેને તમે ઓસિલોસ્કોપ પર મૂકી શકો છો અને જોઈ શકો છો કે અહીં કયા પ્રકારનો વોલ્ટેજ મળી રહ્યો છે જેથી આપણે તેને ઓસિલોસ્કોપ પર પ્લોટ કરી શકીએ તો આ રીતે આપણે આ DAC નો ઉપયોગ ડીજીટલ થી એનાલોગ કન્વર્ઝન માટે કરી શકીએ તો આદર્શ રીતે આપણે આઉટપુટ પિનને રેઝિસ્ટર સાથે જોડીએ છીએ અને આ કરંટને વોલ્ટેજમાં કન્વર્ટ કરીએ છીએ જો કે આ અચોક્કસતાનું કારણ બની શકે છે કારણકે જ્યાં લોડનો ઇનપુટ રેઝીઝટન્સ જોડાયેલ છે તે આઉટપુટ વોલ્ટેજને પણ અસર કરશે તો જેનો હું ઉલ્લેખ કરવા માંગુ છું તે મુદ્દો છે કે આ પોઇન્ટ પર આપણને થોડો કરંટ Iout મળ્યો છે તો આ Iout જ્યારે સીધો જ અહીં એક રેઝીઝટન્સ સાથે જોડાય ત્યારે જુઓ કે વોલ્ટેજ કેટલા મળે છે તો આપણે વોલ્ટેજને આની એક્રોસમાં માપવા જોઈએ સમગ્ર રીતે માપવું જોઈએ પરંતુ અહીં સમસ્યા આ OUT લાઈન છે જો હું અહીં આ રીતે રેઝીઝટન્સને જોડી રહ્યો છું અને તે સર્કિટમાં અન્ય કોઈ પોઇન્ટને ડ્રાઈવ કરશે અને તે કેટલાક અન્ય ડિવાઇસ સાથે પણ જોડાયેલ છે તો તે ડિવાઇસ ઇનપુટ રેઝીઝટન્સ બનશે તો તે પણ આની સાથે આવશે તો આ રીતે તમને જે વોલ્ટેજ મળી રહયા છે તે ફક્ત આ રેઝીઝટન્સને કારણે ન હોઈ શકે તે અન્ય કેટલાક રેઝીઝટન્સ સાથે અન્ય લોડિંગને કારણે પણ હોઈ શકે છે તો આ રીતે અચોક્કસતા આવી શકે છે તેથી જ આ ઓપ એમ્પ સર્કિટરી રજૂ કરવામાં આવી છે જેથી આપણે આગળનાં ડિવાઇસને ડીકપલ કરી શકીએ છીએ આ પોઇન્ટથી આપણે આ પોઇન્ટને ડીકપલ કરી શકીએ છીએ તો તે રીતે આ સર્કિટરીનો ઉપયોગ થાય છે Iref કરંટ આઉટપુટને ઓપ એમ્પ સાથે જોડીને તેને અલગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે IC 741 ઓપ એમ્પનું 5 k𝛀 ના ફીડબેક રેઝીઝટન્સ જોડાણ તો આ રીતે તે DAC આઉટપુટમાંથી આઉટપુટ સ્ટેજને અલગ કરશે તો યોગ્ય આઉટપુટ મેળવવા માટે આ મદદરૂપ છે અહીં આ માટેનો પ્રોગ્રામ ખૂબ જ સરળ છે જો તમારે અમુક સ્ટેયર સ્ટેપ પ્રકારનો રેમ્પ જનરેટ કરવો હોય તો ચાલો આપણે આ પ્રોગ્રામ ટ્રેસ કરીએ શરૂઆતમાં આપણે A ને ક્લીયર કરીએ છીએ જેથી A એ 0 ની બરાબર થશે અને પછી MOV P1A છે જેનાથી આઉટપુટને 0808 ના ઇનપુટ તરીકે આપી શકાશે તેથી તે ડિજીટલ મૂલ્યમાં રૂપાંતરિત થશે તેથી તમને આઉટપુટ પર 0 મળશે તો તમને આઉટપુટ પર 0 મળશે અને તે પછી આ સમયે મારી પાસે A એ 0 ની બરાબર છે અને પછી અહીં A નું મૂલ્ય વધશે તેથી A નું મૂલ્ય 1 ની બરાબર થશે તો જો આપણે DAC આઉટપુટના વેવફોર્મ જોઈએ તો જ્યારે A0 છે તો અહીં આઉટપુટ 0 છે પછી જ્યારે હું આમાં 1 નો વધારો કરું તો A1 થાય છે અને થોડા વિલંબ પછી હું ફરીથી આ પોઇન્ટ પર જમ્પ કરું છું તો પરિણામે DAC માં આપવા માટે આ આઉટપુટ હશે તો DAC માં તેને અનુરૂપ વોલ્ટેજ આઉટપુટ મળશે તો આ ડિજીટલ વેલ્યુ 1 ને અનુરૂપ વોલ્ટેજ હોઈ શકે છે તો આ બાજુ સમય છે અને આ બાજુ DAC આઉટપુટ છે તો મને આના જેવું કંઈક મળશે તો 2 ડીલે ટાઈમ પછી આઉટપુટ વધશે તેથી તે કંઈક આના જેવું હશે 255 પછી તેનું મૂલ્ય મહત્તમ મળશે તો અહીં હું આ મહત્તમ પર હોઈશ પછી આ રજીસ્ટર A નું કન્ટેન્ટ 255 થશે અને પછી જો તમે તેને વધુ વધારશો તો આ વેલ્યુ 0 પર રીસેટ થશે તો વેવફોર્મ તરીકે આપણે જોઈ શકીએ છીએ કે તે અહીં સુધી જશે પછી તે નીચે આવશે અને આના જેવું આવશે પછી ફરીથી આઉટપુટ આના જેવું દેખાશે પછી તે આ રીતે દરેક 256 મી સાયકલ પર નીચે જશે ત્યારે તે ઘટીને 0 પર આવશે અને પછી તે વધશે તો તમે આ ચોક્કસ DAC ઓપરેશનનો ઉપયોગ કરીને ખૂબ જ સરળતાથી આ પ્રકારનું આઉટપુટ મેળવી શકો છો તો આ સ્ટેયરકેસ પ્રકારનું આઉટપુટ છે જે ઉપયોગી થઈ શકે છે તમે તેનો ઉપયોગ અન્ય પ્રકારના ઇનપુટ માટે પણ કરી શકો છો ઉદાહરણ તરીકે જો એકવાર મૂલ્ય 0 થી 255 સુધી પહોંચે પછી તે વધવાને બદલે હું તેને ઘટાડવાનું શરૂ કરીશ તો તે 0 થાય ત્યાં સુધી તેને ઘટાડીએ પરંતુ આ એક સ્ટેપમાં ઘટશે નહિ તો આ DEC A ઇન્સ્ટ્રક્શન થી A માં ઘટાડો થવાનું શરુ થશે તો DEC A થી A માં ઘટાડો થવાનું શરુ થશે અને તે રીતે આપણને ફરી 0 મળશે તો આ કેસમાં તમે ખૂબ જ સરળતાથી ટ્રાયેન્ગ્યુલર વેવફોર્મ જનરેટ કરી શકો છો તો 0 થી તે આ રીતે ઉપર જશે તો એકવાર તમે કાઉન્ટ વેલ્યુ 255 સુધી પહોંચી જશો પછી તમે તેને ઘટાડવાનું શરૂ કરો છો તો તમને આના જેવું કંઈક મળશે પછી જ્યારે તે ફરીથી 0 પર આવે છે ત્યારે તમે તેને ફરીથી વધારવાનું શરૂ કરો છો પછી ફરી તમે તેને ઘટાડવાનું શરૂ કરો છો તો ફરીથી બીજા 255 ના કાઉન્ટ પર તમે તેને ઘટાડવાનું શરૂ કરો છો તો આ રીતે તમે ખૂબ જ સરળતાથી ટ્રાયેન્ગ્યુલર વેવફોર્મ જનરેટ કરી શકો છો DAC નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના વેવફોર્મ જનરેટ કરી શકાય છે તો જો તમારે આ પ્રકારના વેવફોર્મ જનરેટર ડિઝાઇન કરવાના હોય તો તમે તેના માટે સંભવિત ઉમેદવાર તરીકે આ DAC નો ઉપયોગ કરી શકો છો તો આપણે સાઈન વેવ જનરેટ કરવા માટેનું થોડું વધુ જટીલ ઉદાહરણ લઈશું તો સાઈન વેવ જનરેટ કરવાની ગણતરી માટે તમારે અલગ અલગ સાઈન મૂલ્ય માટે DAC ના ઇનપુટને અનુરૂપ કાઉન્ટ ફીડ કરવું પડશે પછી તે સમકક્ષ વોલ્ટેજમાં રૂપાંતરીત થાય છે તો આપણને સૌપ્રથમ એક ટેબલની જરૂર છે જે સાઈનના 0 અને 360 વચ્ચેના એંગલ ની કિંમતો દર્શાવે તમે તે ટેબલ ને સરળતાથી બનાવી શકો છો તો અહીં તમે વિવિધ સાઈન મૂલ્યો માટે જેની તમે ગણતરી કરી શકો છો તે અનુરૂપ પરિમાણ શું છે તે લખી શકો છો હવે 0 થી 360O ની રેન્જમાં સાઈન વેવ માટેના મૂલ્યો 1 થી 1 ની રેન્જમાં બદલાશે ટેબલમાં આપણે ફક્ત પૂર્ણાંક સંખ્યાઓ નો જ સંગ્રહ કરીશું તો આપણે સાઈનના માત્ર તે જ મૂલ્યો લઈશું જ્યાં વોલ્ટેજનું મૂલ્ય પૂર્ણાંક સંખ્યામાં મળે કારણકે આપણે ધારીએ છીએ કે આપણી સર્કિટરી ફ્લોટિંગ પોઈન્ટ નંબરનો ઉપયોગ કરવામાં સક્ષમ નથી તો અહીં માત્ર પૂર્ણાંક સંખ્યાઓનો ઉપયોગ હશે તો આગળ આપણે હવે સાઈન વેવની ફુલ સ્કેલ વેલ્યુ નક્કી કરવાની છે તો જો આ સાઈન વેવની કુલ રેન્જ 10 V હોય તો તમને આના જેવું કંઈક મળી શકે અહીં આ રેન્જ 5 થી 5 સુધીની છે તેથી આ રેન્જ 10 V ની છે તો આ ઇન્ક્રીમેન્ટ પોઈન્ટ 5 V છે આ મિનીમમ પોઈન્ટ 0 V છે અને આ મહત્તમ પોઈન્ટ 10 V છે તો તમારી પાસે 5 V નો DC ઓફસેટ છે તો આની સાથે આપણે આ 10 V મેગ્નિટ્યુડ નું સાઈન વેવ જનરેટ કરી રહ્યા છીએ તો જો તમે આવું કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો મારે આ સમીકરણને અનુસરવું જોઈએ કે Vout5 V કારણકે sin એ 1 થી 1 ની રેન્જમાં હશે તો જ્યાંરે તે 1 હશે ત્યારે તમને Vout0 મળશે અને જ્યારે તે 1 હશે ત્યારે તમને Vout5510 મળશે તો આપણે આ કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ આપણે આ સાઈનનું ટેબલ લખીએ તો આપણે 30o ના તફાવત પર મૂલ્યો લઈએ આપણે 0 30 60 અને 90o એમ લઈએ અને પછી તેને અનુરૂપ સાઈન મૂલ્યો અહીં લખેલા છે તો જો તમે અગાઉના સમીકરણનો ઉપયોગ કરો તો જ્યારે સાઈન 0 હશે ત્યારે આઉટપુટ વોલ્ટેજ 5 V થશે જ્યારે સાઈન 0 5 હશે ત્યારે આઉટપુટ 7 5 V મળશે જ્યારે એંગલ 60o હશે ત્યારે સાઈન 0 866 અને વોલ્ટેજ 9 33 V મળે છે તો તમે શું કરી શકો તમે તેને અનુરૂપ DAC કાઉન્ટ શોધી શકો છો કારણકે 5 V અહીં મધ્યમાં હશે તો જો તે મધ્યમાં હોય તો મને કુલ રેન્જ કરતા અડધુ આઉટપુટ મળવું જોઈએ અહીં DAC ની કુલ રેન્જ 0 થી 255 છે તો આના માટે આઉટપુટ મધ્યમાં ક્યાંક હોવું જોઈએ તો DAC 128 મૂલ્યનું આઉટપુટ આપશે તેથી DAC મૂલ્ય 128 હોવું જોઈએ તો 5 V માટે DAC આઉટપુટ માટે આ મૂલ્ય મળશે હવે આગળ જો આઉટપુટ મૂલ્ય sin 30 ને અનુરૂપ 7 5 V હોય તો તમે DAC કાઉન્ટને 192 લખી શકો છો તો તે તેને 7 5 V આઉટપુટમાં રૂપાંતરીત કરશે અમુક સમય પછી જ્યારે આ સાઈન વેલ્યુ નેગેટીવ થાય અને જો તમે સંબંધિત અનુરૂપ ફોર્મ્યુલા જુઓ તો નેગેટીવ માટે વોલ્ટેજ આઉટપુટ 2 5 V મળશે અને તેના માટે જરૂરી DAC કાઉન્ટ 64 મળશે જે 128 ના અડધા છે તો આ રીતે આપણે કાઉન્ટ વેલ્યુ શોધી શકીએ છીએ તો આ રીતે આપણે વિવિધ એંગલ માટે DAC ને મોકલવામાં આવતા મૂલ્યની ગણતરી કરીએ છીએ આપણે Vout વોલ્ટેજનો 25 60 સાથે ગુણાકાર કરીએ છીએ શા માટે કારણકે કુલ 256 સ્ટેપ્સ છે જે 10 V ની રેન્જને આવરી લેશે તો 256 સ્ટેપ્સ 10 V ને આવરી લેશે તો દરેક વોલ્ટ માટે તમે 25 6 સ્ટેપ્સને કવર કરશો 6 સ્ટેપ બદલાતા આઉટપુટના 1 V ના ફેરફારમાં રૂપાંતરીત થશે તો આ રીતે તમે અગાઉના ટેબલમાં Vout વોલ્ટેજનો 25 6 સાથે ગુણાકાર કરી શકો છો તો Vout નો 25 6 સાથે ગુણાકાર કરવાથી મને DAC કાઉન્ટ મળશે તો આ રીતે જો હું નજીકનો પૂર્ણાંક લઉં તો તે DAC આઉટપુટ તે પૂર્ણાંક જેટલું હશે તો આ રીતે આપણે આ DAC મૂલ્યોને અનુરૂપ વોલ્ટેજમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને આ સાઈન વેવ જનરેશન માટેનો અનુરૂપ પ્રોગ્રામ છે તો ધારો કે આ ટેબલ 300 ના એડ્રેસ થી સ્ટોર કરવામાં આવ્યું છે તો આ ટેબલ 300 ના એડ્રેસથી સંગ્રહિત થાય છે અને પછી તમામ મૂલ્ય 128 192 ને સંગ્રહિત કરે છે તો આ 0 થી 30o અને પછીના બધા જ એંગલ માટે છે તો આ રીતે તે સંગ્રહિત થાય છે અને પછી તે દરેક માટે મારે અનુરૂપ વેવનું આઉટપુટ લાવવું પડશે તો R2 રજીસ્ટરમાં આપણે કાઉન્ટ વેલ્યુ મૂકીએ છીએ તો આપણે એ રીતે રહી શકીએ કે તે કેટલા સ્ટેપ્સ માટે હશે જેમ કે કાઉન્ટ વેલ્યુ આપણી પાસે છે તે સ્ટેપ્સની સંખ્યા છે અહીં તે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને ફરીથી 13 અહીં ફરી આવશે તો અહીં તે 12 છે તો R2 એ કાઉન્ટ વેલ્યુ ધરાવે છે હવે આપણે રજીસ્ટર A ને ક્લીયર કરીશું અને પછી MOV AADPTR છે તો DPTR આ ટેબલનું એડ્રેસ ધરાવે છે તો ORG 300 સ્ટેટમેન્ટ દ્વારા આ ટેબલ મેમરી એડ્રેસ 300 થી સ્ટોર થશે તો સ્ટેટમેન્ટ દ્વારા DPTR ને 300 મળે છે અને અહીં રજીસ્ટર A ક્લીયર થશે તો મને A રજીસ્ટર પર પ્રથમ વેલ્યુ 128 મળે છે તો આ વેલ્યુ પોર્ટ P1 પર મૂકાશે અને પરિણામે 5 V નું આઉટપુટ પ્રાપ્ત થશે તો DAC ને 128 નું કાઉન્ટ મળવાથી DAC ને 5 V નું આઉટપુટ મળશે તો વેવફોર્મ ચાર્ટ પર તમે અહીં ક્યાંક હશો અહીં 0 છે અને અહીં 5 V છે અને આ અહીં 10 V છે તો તમે અહીં ક્યાંક હશો તે પછી આપણે આને DJNZ R2 થી ઘટાડીએ છીએ તેથી R2 ઘટીને 11 બને છે અને પછી આપણે અહીં પાછા જઈ રહ્યા છીએ તો આપણે DPTR માં વધારો કર્યો છે તો હવે DPTR આના તરફ નિર્દેશ કરે છે તો ફરીથી એ જ સ્ટેટમેન્ટ દ્વારા તે આગામી સાઈન વેવ વેલ્યુનું આઉટપુટ આપશે તો જો હવે તમે આ ટેબલમાં જુઓ તો આપણે આ 192 નું આઉટપુટ મેળવવા માંગીએ છીએ તો 192 નું આઉટપુટ મળશે 192 માટે આપણે આગામી વોલ્ટેજ સ્તર 7 5 V નું મેળવી રહ્યા છીએ તો તે અહીં ક્યાંક હશે તો તે આ રીતે વધશે તે આ પોઇન્ટ પર આવશે તો અહીં આના જેવું સ્ટેપ મળશે તો આપણે આ સાઈન વેવને એપ્રોક્સીમેટ કરવાનો પ્રયત્ન કરીશું તો આગળના સ્ટેપમાં આ 10 V થી નીચે આવવાનું શરૂ કરશે તો આ બધું કર્યા પછી જો તમે ટિપીકલ વેવફોર્મ જોશો તો તમને જે વેવફોર્મ મળે છે તે કંઈક આના જેવું હશે મને ખબર નથી કે આ સાઈન વેવ જેવું દેખાય છે કે નહીં પરંતુ આદર્શ રીતે તે થોડું ઘણું તેના જેવું દેખાય છે તો કારણકે 0 માટે તમને આઉટપુટ તરીકે આ મળ્યું છે 30o માટે તમને આઉટપુટ તરીકે આ મળ્યું છે 60o માટે તમને આઉટપુટ તરીકે આ મળ્યું છે તો આદર્શ રીતે વેવફોર્મનું આમ ટ્રેસીંગ કરવામાં આવે છે અને આ રીતે ઉપર જઇ રહ્યું છે તો જો તમે આ 5 V લાઈનને તમારા સાઈન વેવના ઝીરો પોઇન્ટ તરીકે લો તો તમને આ પ્રકારનું સાઈન વેવ મળે છે તો આ રીતે આપણે સાઈન વેવનું એપ્રોક્સીમેશન મેળવી શકીએ છીએ અલબત્ત તમે તમારી સ્ટેપ સાઈઝને વધુ નાની બનાવીને આને વધુ સારુ બનાવી શકો છો તો તમે સ્ટેપ સાઈઝને 30o કરતા ઓછી લઈ શકો છો તો અહીં સમસ્યા એટલા માટે આવી છે કારણકે આપણે 30o ની રેન્જમાં આઉટપુટ લઈ રહ્યા છીએ એટલે આપણને ઓસિલોસ્કોપ પર જે આઉટપુટ જોવા મળે છે તે સ્ટેયરકેસ પ્રકારનું છે પરંતુ જો તમે આ એંગલ ઘટાડશો અને 30o ને બદલે જો તમે 2o નો અંતરાલ કરશો તો તમને આઉટપુટમાં મોટી સંખ્યામાં મૂલ્યો મળશે અને પછી તમને વધુ સારો સાઈન વેવ મળશે તો આ તમને સાઈન વેવ જનરેશન અથવા કોઈ પણ આર્બિટરી વેવફોર્મ જનરેશન માટે ઉપયોગી થઈ શકે છે તો તમે માત્ર આ સાઈન વેવ માટે જ નહીં પરંતુ કોઈ પણ પ્રકૃતિથી પુનરાવર્તિત પ્રકારના વેવ હોય તેના માટે આનો પ્રયત્ન કરી શકશો તો તમે માઇક્રોપ્રોસેસર અથવા માઇક્રોકન્ટ્રોલર્સની મેમરીમાં કેટલીક સેમ્પલ વેલ્યુઝ સ્ટોર કરી શકો છો તે મૂલ્યોનું DAC પિનથી આઉટપુટ લઇ શકો છો તો તે અનુરૂપ એનાલોગ મૂલ્યનું આઉટપુટ આપશે અને તમે તે આઉટપુટને સ્કોપ અથવા અન્ય કોઈપણ ઉપકરણ પર મેળવી શકશો તો આ રીતે આપણે DAC ને અન્ય ઉપકરણો અને માઇક્રોકંટ્રોલર માઇક્રોપ્રોસેસર સાથે કનેક્ટ કરી શકીએ છીએ તમારી પાસે આ માઈક્રોકંટ્રોલર અને DAC ચિપ્સ અલગ અલગ રેન્જના ઉપલબ્ધ છે તેમાંથી કેટલાક વધુ સારુ રીઝોલ્યુશન ધરાવે છે સ્પીડ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે તો આ રીતે આપણી પાસે વિવિધ પ્રકારના કન્ફીગરેશન હોઈ શકે છે આગળ આપણે એક જ સરસ ઇન્ટરફેસિંગ ડિવાઇસ જે LCD અથવા લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે તરીકે ઓળખાય છે તે જોઇશું તેઓ LED કરતાં વધુ સારા છે કારણકે LED માં સમસ્યા એ છે કે તેમાં વધુ ફ્લેક્સીબિલીટી નથી LED માં અમુક ચોક્કસ પેટર્ન જ જોઈ શકાય છે LED માં તમે કોઈ આર્બિટરી પેટર્ન જોઈ શકો નહીં LED માં ફક્ત અમુક અંકો અને અમુક આંકડાઓ અમુક સંખ્યાઓ અને અમુક અક્ષરો જ જોઈ શકાય છે તેથી આ LCD વધુ સારું ડિસ્પ્લે છે તમે તેમાં કેટલાક ગ્રાફિક્સ મૂકી શકો છો જેમાં અનુરૂપ બિટ્સ અને યોગ્ય લાઇન્સ પસંદ કરી તમે તેનું ઇન્ટરફેસિંગ કરી શકો છો તો આ રીતે તમે LCD ઇન્ટરફેસિંગ મેળવી શકો છો જે LED કરતાં વધુ સારું હશે અને આ LCD ની કિંમત પણ ઘણી નીચે આવી રહી છે તેથી તે વધારે યોગ્ય છે તેમાં નંબર્સ અક્ષરો અને ગ્રાફિક્સ અને અન્ય વિવિધ પ્રકારની વસ્તુઓ પ્રદર્શિત કરવાની ક્ષમતા છે રિફ્રેશિંગ કંટ્રોલર એ LCD નો ભાગ છે તો LCD ની બીજી મહત્વની બાબત એ છે કે તમારે તેને LED ની જેમ રિફ્રેશ કરવું પડે છે તમે કોઈ પણ LED ને ચાલુ કરો તો થોડા સમય પછી LED ને નિયંત્રિત કરતું માઇક્રોકન્ટ્રોલર જો બંધ થઈ જાય ધારો કે આ માઇક્રોકન્ટ્રોલર છે જે LED પેનલને નિયંત્રિત કરી રહ્યું છે અહીં આ LED પેનલ છે અને આ તે ચોક્કસ LED પિન છે તો આને આ લાઇન દ્વારા સતત ડ્રાઈવ કરવામાં આવે છે તો જો આ માઇક્રોકન્ટ્રોલર કોઈ અન્ય પ્રક્રિયા કરી રહ્યું હોય કારણકે માઇક્રોકન્ટ્રોલર પોર્ટની મોટા ભાગની પિન્સ વિવિધ ફંક્શન્સમાં મલ્ટીપ્લેક્સડ હોય છે તો જો એવું બને કે માઇક્રોકન્ટ્રોલર આ ચોક્કસ પિનનો ઉપયોગ કોઈ અન્ય કામ માટે કરી રહ્યું હોય તો પરિણામે આ ડિસ્પ્લે પણ પ્રભાવિત થશે ઉદાહરણ તરીકે આ પોર્ટ P0 એ મલ્ટીપ્લેક્સડ એડ્રેસ ડેટાબસ તરીકે કામ કરે છે જો તમે કોઈ LED મોડ્યુલનો કન્ટેન્ટ ડિસ્પ્લે કરવા માટે ઉપયોગ કરી રહ્યાં હોવ તો જ્યારે હું અમુક પેટર્નનું આઉટપુટ લઉં અને તે પછી આપણે અમુક મેમરી લોકેશનને એક્સેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ ત્યારે LED મોડ્યુલનું કન્ટેન્ટ સમસ્યારૂપ હોઈ શકે છે તો આ રીતે કન્ટેન્ટ સમસ્યા બની જાય છે તે LED પેનલમાં કન્ટેન્ટ પણ મોડિફાય થશે તો આ સમસ્યા છે LCD ના કેસમાં એવું છે કે LCD ની અંદર એક ડેડિકેટેડ રજીસ્ટર હશે તો LCD ની અંદર કોઈ રજીસ્ટર હશે જે તે પેટર્નને હોલ્ડ કરી રાખશે જે તમે ડિસ્પ્લે કરવા માંગો છો અને પરિણામે માઇક્રોકન્ટ્રોલરને LED પેનલને સતત રિફ્રેશ કરવા માંથી રાહત મળશે તો આ ડિસ્પ્લે પેનલ છે તો આપણી પાસે LCD માં જે રજીસ્ટર છે તેના પર એક વાર રાઈટ થઇ જાય પછી તેનો આ હેતુ માટે તે રીતે ઉપયોગ કરવામાં આવશે તો તમારે કંઈ પણ કરવાની જરૂર રહેતી નથી તો આ રિફ્રેશિંગ કંટ્રોલર એ LCD નો એક ભાગ છે અને તેનું પ્રોગ્રામીંગ પણ ખૂબ જ સરળ છે તેમાં માત્ર કેટલાક બિટ સેટ કરવાના હોય છે કેટલાક રજીસ્ટર સેટ કરવાના હોય છે અને પછી તે સતત કન્ટેન્ટ ડિસ્પ્લે કરશે તો તેથી જ LCD ઇન્ટરફેસિંગ ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે અત્યારે ઘણી LCD પેનલ ઉપલબ્ધ છે જેમાં અલગ અલગ ક્ષમતાઓ છે અને તે આપણે ઉદાહરણ માટે આવી કેટલીક પેનલ જોઈશું અને પ્રયાસ કરીશું કે ડિસ્પ્લે પર અમુક ચોક્કસ પેટર્ન પ્રદર્શિત કરવા માટે તેમને કેવી રીતે પ્રોગ્રામ કરી શકાય છે